હોર્ન એન્ટેના પરના આ NPTEL વ્યાખ્યાનમાં આપનું સ્વાગત છે આપણે પહેલાનાં વ્યાખ્યાનમાં ઓપન એન્ડેડ વેવગાઇડમાં જોયું છે અને મળ્યું છે કે તે ડાયરેક્ટિવિટી 3 5 છે જે ડીપોલ કરતા થોડી સારી હોઇ શકે પરંતુ તે પૂરતું નથી તેથી અમને ઉચ્ચ ડાયરેક્ટિવિટી જોઈએ છે તેથી તે માટે જો અપેરચ્યોર ઝબકી રહી છે તો પછી આપણે ઘણી મોટી અપેરચ્યોર શરૂવાત મેળવી શકીશું તેથી લેમ્બડા નોટ ની દ્રષ્ટિએ અમારું અપેરચ્યોરનું ક્ષેત્રફળ વધારે રહેશે અને તેથી અમે વધારે લાભ પ્રાપ્ત કરી શકીશું તેથી તે પ્રકારને હોર્ન કહેવામાં આવે છે જે એચ પ્લેન હોર્ન છે તમે એ દૃશ્યને જોઈ શકો છો કે એચ પ્લેન હોર્ન ખરેખર આ વેવગાઇડ હતું હવે આપણે જોયું છે કે આ પ્લેનમાં જે તરંગ એચ ફીલ્ડ છે હું વેવગાઇડનું એચ પ્લેન કહી શકું છું અથવા જો આપણે લંબચોરસ વેવગાઇડ પર પાછા જઈએ તો તે વધુ સારું રહેશે તેથી તમે જાણો છો કે ઇલેક્ટ્રિક ક્ષેત્ર આ દિશામાં છે તેથી ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં આ પ્લેનમાં છે તેથી એનો અર્થ એ કે આપણે કહી શકીએ કે x z પ્લેન તે લંબચોરસ રચનાઓનું એચ પ્લેન છે તેથી જો તે જોડી બનાવવામાં આવે જો તમે જોશો કે આ એક હોર્નમાં ઝબકી રહી છે તો તેને એચ પ્લેન હોર્ન કહેવામાં આવે છે તેથી જો તમે સાઈડ વ્યૂ જોશો તો આ ટોચનું વ્યુ છે જો તમે લંબચોરસ વેવગાઇડનો સાઇડ વ્યૂ જોશો તેથી તે વ્યાપક પરિમાણ છે હવે અચાનક અહીંથી તે ઝબકી થઈ રહી છે તેથી તે ફ્લેરિંગ એંગલ દ્વારા કરવામાં આવે છે અને જો તમે આ બે લીટીઓ પ્રોજેક્ટ કરો છો તે એક કાલ્પનિક બિંદુ પર મળે છે તો અમે આ બિંદુને હોર્નની ટોચ કહીશું તેથી આ બિંદુએ ફ્લેરિંગ એ એંગલ પીએસઆઈ ફ્લેર એંગલ બનાવે છે તેથી આ શિરોબિંદુથી આ અંત સુધીનું અંતર કે આપણે આર 2 ને કોલિંગ કરી રહ્યા છીએ અને જો આપણે આ શિરોબિંદુથી સીધા હોર્ન અપેરચ્યોરની મધ્યમાં જઈએ કે આપણે આર1 ને કોલિંગ કરી રહ્યા છીએ હવે ખરેખર લંબચોરસ વેવગાઇડ TE10 મોડ લાવતો હતો હવે અચાનક જ્યારે તે ઝબકવાનું શરૂ થાય છે ત્યારે અહીં એક લાઇન સ્રોત બનાવવામાં આવે છે તેથી એક નળાકાર તરંગ ફ્રન્ટ આની અંદર આ ફ્લેરિંગ પ્રારંભ બિંદુથી ફ્લેરીંગ એન્ડ પોઇન્ટ સુધી ફેરવાય છે તેથી અહીં એક ગોળાકાર તબક્કા વિતરણ સાથે નળાકાર તબક્કો હોર્ન છે તેથી મુદ્દો છે દેખીતી રીતે અહીં તમે જુઓ છો કે અપેરચ્યોર પર આ આત્યંતિક તબક્કો કેન્દ્રમાંના તબક્કાથી અલગ છે તેથી અહીં એક તબક્કાની ભૂલ છે કારણ કે કોઈ પણ અપેરચ્યોરના પ્રકાશનો ખ્યાલ એ છે કે જો આપણે અપેરચ્યોરને એક સમાન તબક્કાથી પ્રકાશિત કરી શકીએ તો આપણને બંને બાજુના બિંદુએ મહત્તમ કિરણોત્સર્ગ નિર્દેશન મહત્તમ મળે છે તેથી અહીં આ વસ્તુ નિર્દેશાત્મકતાને પ્રતિબંધિત કરશે અથવા ઘટાડશે પરંતુ આપણી પાસે ઘણી મોટી અપેરચ્યોર આવી રહી છે તેથી આ બે અસર ખરેખર દંભી છે મોટા અપેરચ્યોર ડાયરેક્ટિવિટી મોડ બનાવે છે અને આ ભૂલ તેને ઘટાડવાનો પ્રયાસ કરે છે હવે ખરેખર એક પ્રતિબંધ છે કે તમારે ખૂબ જ ઝબકવા ન જોઈએ કે આ તબક્કો ભૂલ જે તમે અહીં કરી રહ્યા છો તેનો અર્થ એ કે આ ખૂબ તબક્કોની ભૂલ તે એક બિંદુથી આગળ ન હોવી જોઈએ ખાસ કરીને એચ પ્લેન હોર્ન્સ માટે કે જે પ્રતિબંધ છે તે અપેરચ્યોરની બાજુઓ પર પગલાની ભૂલ વત્તા માઇનસ pi થી 4 કરતા વધુ ન હોવી જોઈએ તેનો અર્થ એ કે આ બિંદુથી આ બિંદુ સુધી તબક્કાની ભૂલ તેનો અર્થ એ કે તે 4 દ્વારા pi કરતાં વધુ ન હોવું જોઈએ તે જ રીતે અહીં પણ તે 4 દ્વારા pi થી વધુ ન હોવું જોઈએ તેથી તે પ્રતિબંધ છે તેથી અહીં હું તમને એક વાસ્તવિક એચ પ્લેન હોર્ન બતાવીશ તમે જુઓ કે આ લંબચોરસ વેવગાઇડ અહીં જોડાયેલ છે તેથી આ બાજુ લંબચોરસ વેવગાઇડ સ્ટ્રક્ચર છે તે એક લંબચોરસ વેવગાઇડ છે તે એક લંબચોરસ વેવગાઇડ છે અને આ તમે કહો છો કે એચ પ્લેન ઝબકી રહી છે ઇલેક્ટ્રિક ક્ષેત્ર આ નિર્દેશિત છે ઇલેક્ટ્રિક ક્ષેત્ર આ દિશામાન છે ચુંબકીય ક્ષેત્ર અંદર જઈ રહ્યું છે તેથી આ એક્સ ઝેડ પ્લેન ઝબકી રહ્યું છે અને તમે અહીંથી જોશો કે આ એક જ્વાળા મળી રહી છે એપેક્સ અહીં કંઈક છે જો હું આ મુદ્દાને વિસ્તૃત કરું છું અને આ બિંદુ મને અહીં ટોચ મળી રહ્યો છે તેથી તે શિર્ષકના સંદર્ભમાં આપણે હવે ચર્ચા કરી રહ્યા છીએ તેથી આ આંકડો શોધીને આપણે કહી શકીએ કે આપણે સરળતાથી ગણતરી કરી શકીએ છીએ તબક્કાની ભૂલ શું છે અને તે શું સ્થિતિ છે કે તબક્કાની ભૂલ pi દ્વારા 4 કરતા ઓછી હોવી જોઈએ તેથી આપણે લખી શકીએ કે તબક્કાની ભૂલ k0 R2 માઇનસ R1 એ pi બાય 4 કરતા ઓછી અથવા બરાબર હોવી જોઈએ હવે R1 શું છે હું ફ્લેર એંગલ બાજુ રજૂ કરવાનો પ્રયત્ન કરીશ તેથી આર 1 કંઈ નથી પરંતુ આર 2 કોસ પીએસઆઈ 2 અને ડેશડ શું છે ડેશડ એ એક અપેરચ્યોર છે જેનો અર્થ અપેરચ્યોર પરનો એક વ્યાપક પરિમાણ છે જે 2 આર 2 સાઈન પીએસઆઈ બાય 2 છે તેથી હવે તમે સરળતાથી શોધી શકો છો કે મારે જરૂરી એંગલ શું છે તેથી જો તમે મૂકો કે આ વસ્તુ બાય 4 કરતા ઓછી હોવી જોઈએ જે તમને tan પીએસઆઇ બાય 4 આપે છે લેમ્બડા નોટ બાય 4a ઓછી અથવા બરાબર હોવી જોઈએ તેથી પીએસઆઈનું મહત્તમ મૂલ્ય મર્યાદિત છે કારણ કે જો તમે તે ન કરો તો તમે અપેરચ્યોર પર તબક્કો વિતરણને ખલેલ પહોંચાડો તેથી તે જોવામાં આવે છે કે જ્વાળા કોણનું મહત્તમ મૂલ્ય તે હોર્ન પરિમાણ અને કદના વિપરિત પ્રમાણસર છે તેથી ખરેખર કરવા માટે અમે કહ્યું હતું કે હોર્ન પર આવવાની અમારી મુખ્ય પ્રેરણા છે કે આપણે એક મોટી અપેરચ્યોર જોઈએ છે તેથી જો આપણે મોટા અપેરચ્યોરને ખોલવા માંગતા હોવ તો જ્વાળા એંગલ ખૂબ નાનું હશે પરિણામે ખૂબ જ લાંબી અને વિશાળ હોર્ન આવશે તેથી આ હોર્નનું ગેરલાભ છે કે તે ખૂબ જ વિશાળ છે તેથી તેથી જ હોર્ન સાથે આપણે ફક્ત સાધારણ લાભ પ્રાપ્ત કરી શકીએ છીએ ખરેખર જો તમે ઉચ્ચ લાભ મેળવવા માટે હોર્નનો ઉપયોગ કરવા માંગતા હો તો ઉપયોગમાં લેવા માટે એક પ્રતિબિંબીત એન્ટેનાનો ઉપયોગ થાય છે તેથી જ તમે સેટેલાઇટ લોકો અથવા રેડિયો લશ્કરી લોકોને જોશો કે આખરે તેઓ તેના માટે ડીશ એન્ટેનાનો ઉપયોગ કરે છે તે માટે આ પરાવર્તક કારણ કે હોર્ન તે ખૂબ જ વિશાળ હશે જો તમે હોર્ન દ્વારા આ સંપૂર્ણ લાભ મેળવવા માંગતા હો ઉપરાંત તે કદ વગેરે છે અને તે પહોળાઈ છે કારણ કે આ સંપૂર્ણ રીતે ધાતુની રચના છે તેથી તેથી જ વ્યવહારિક હોર્ન માટે આપણી પાસે અપેરચ્યોર કદ 10 લેમ્બડા કરતા વધુ નથી તેથી 10 લેમ્બડા વસ્તુ માટે પણ હોર્ન 100 તરંગલંબાઇની નજીક હશે હવે આપણે કહી શકીએ કે જ્યારે કેસની વિવિધતાને આ રીતે પ્રતિબંધિત કરવામાં આવી છે જેથી આપણે અપેરચ્યોર ક્ષેત્રમાં તબક્કાની વિવિધતાની અવગણના કરી શકીએ અપેરચ્યોર ક્ષેત્રને હોર્નને ફીડ કરાવતા પ્રબળ TE10 મોડ માટે તે જ માની શકાય તો આપણે તે લખી શકીએ છીએ આપણે અપેરચ્યોર ફીલ્ડ લખી શકીએ છીએ કે a દ્વારા ay E0 કોસ pi x હશે કૃપા કરીને યાદ રાખો કે આ અહીં a બરાબર x લેસ્ ધેન ઈક્વલ ટુ a બાય 2 અને y લેસ્ ધેન ઈક્વલ ટુ b બાય 2 તેથી આપણે સરળતાથી શોધી શકીએ છીએ કે તે શું છે જે દૂર ક્ષેત્ર હશે આ કિસ્સામાં કોઈ પણ ફાઇ કમ્પોનન્ટ હશે નહીં કારણ કે આપણી પાસે ક્ષેત્રમાં કોઈ એક્સ કમ્પોનન્ટ નથી જે આપણે પહેલાથી જોયું છે ઓપન એન્ડેડ વેવગાઇડ નો કેસ તેથી Eθ j k0 a b E0 by 4r e હશે પાવર માઈનસ j k0r sin phi sine v cos u દ્વારા pi દ્વારા 2 સંપૂર્ણ સ્ક્વેર માઇનસ u સ્ક્વેર જ્યારે v બરાબર k0 b બાય 2 સાઈન થેટા સાઈન ફી અને યુ બરાબર k0 a બાય 2 સાઈન થેટા કોસ ફાઇ અને બીટા જ્યાં બીટા છે તે પાવર અડધાથી સંપૂર્ણ વર્ગ દ્વારા k0 ચોરસ માઈનસ પિ ચોરસ છે તેથી તમે અહીંથી જોઈ શકો છો કારણ કે ડેશ મોટો છે તેથી બીટા લગભગ k0 અને ડી હોર્નની ડાયરેક્ટિવિટી બરાબર છે ડી is 64 છે આ હું ઓપન એન્ડેડ વેવગાઇડ થી લખી રહ્યો છું ફક્ત a ને બદલે છે a તેથી ab by k0 લેમ્બડા 0 ચોરસ તેથી આ K0 વેલ્યુ મૂકીને તમને લેમ્બડા નોટ દ્વારા 10 2 ab મળશે ચોરસ તેથી આ તમારું શારીરિક ક્ષેત્ર ઇલેક્ટ્રિકલ અસરકારક વિદ્યુત શારીરિક ક્ષેત્ર છે તેથી ખરેખર દિગ્દર્શકતા 10 વખત છે તમે આના દ્વારા મેળવી રહ્યાં છો અને તેથી તમને યાદ છે કે માઇક્રોવેવ તરંગ આવર્તનમાં હોર્નનો લાભ એ નિર્દેશનની સમાન હોય છે કારણ કે નુકસાન નહિવત્ છે હવે જો હોર્ન લંબાઈ નિશ્ચિત છે આનો અર્થ એ કે જો આ લંબાઈ નિશ્ચિત છે પરંતુ હું વધુ મોટો લાભ મેળવવા માંગું છું તેના કરતાં થોડા હદ સુધી ફ્લેર એંગલ વધારીને મેળવી શકાય છે જે તે પાઇને તબક્કાના ભૂલ પર 4 પ્રતિબંધ દ્વારા બનાવે છે પરંતુ તેમાં વધારો અપેરચ્યોર કારણ કે જો હું ફ્લેર એંગલ અપેરચ્યોર વધારું તેથી કંઈક વધારે જે મને વધારે મળે છે તે તબક્કોની ખોટમાં કોઈક રીતે નુકસાનની ભરપાઇ કરે છે તેથી લોકોએ તેનું વિશ્લેષણ કર્યું છે અને શોધી કાઢહયું છે કે 0 75 pi ના તબક્કાની ભૂલ સુધી અપેરચ્યોર a સુધી વધારીને મહત્તમ લાભ મેળવવું શક્ય છે તેનો અર્થ એ કે 3 બાય 4 પાઇ તે સમયે અમે પાઇ બાય 4 કહી રહ્યા છીએ હવે અમે કહી રહ્યા છીએ કે3 બાય 4 પાઇ જે તમે જઈ શકો છો તેથી તે લાભ જે ફોર્મ્યુલામાંથી હશે હવે લાભ ઘટાડવામાં આવશે પરંતુ તે ઘટાડો હું કહી શકું છું કે નવો લાભ એચ પ્લેન હોર્ન માટેનો હશે 10 2 ને 1 3 દ્વારા વહેંચવામાં આવશે ખરેખર આ તબક્કાની ભૂલ લેમ્બડા નોટ ચોરસ દ્વારાપણ 1 3 એબીના પરિબળ દ્વારા લાભને ઘટાડે છે પછી તમે કહી શકો છો કે અમે કેમ પસંદ કરી રહ્યા છીએ કારણ કે હું વધારી રહ્યો છું તેથી તે દ્વારા મહત્તમ લાભ પ્રાપ્ત થાય છે તેથી આ તે સૂત્ર છે જેનો ઉપયોગ સામાન્ય રીતે થાય છે તેથી જો હું આ 3 બિંદુ સુધી જઈશ જ્યાં 0 તેથી આ એચ પ્લેન હોર્ન છે હવે પછીનું આપણે જોશું તે આ એક આલેખ છે તમે જોઈ શકો છો કે કેવી રીતે ઝબકેલાં એંગલ a એક બિંદુ છે ત્યાંથી બદલી શકે છે તેથી જો હું ફ્લેર એંગલ વધારતો જઉં તો તમને મળે છે કે a વધતો જાય છે પરંતુ તે વધુ સારું છે કે તમારી પાસે વધારે છે પછી ફ્લેર એંગલ મહત્તમ મૂલ્ય પર રાખવું જોઈએ આગળનું એક આપણું ઇ પ્લેન હોર્ન તેથી ચાલો ઇ પ્લેન હોર્ન જોઈએ કે તમે અહીંનો ગ્રાફ જુઓ છો ઇ પ્લેન ઇલેક્ટ્રિક ક્ષેત્ર આ દિશા નિર્દેશિત છે તેનો અર્થ આ વાય ડિરેક્શન તેથી વાય માં ફ્લેરિંગ થાય છે અહીં તે બતાવવામાં આવ્યું છે કે E અને H તેથી E અહીં છે તેથી ફલેરીંગ અહીં છે એનો અર્થ એ કે અહીં એ બ્રોડ ડાયમેન્શન સાંકડી પરિમાણ બીને સતત રાખવામાં આવે છે બીથી તે ત્યાં બી આવે છે તમે જોઈ શકો છો આ ઇ પ્લેન હોર્નનું એક ઉદાહરણ છે તમે જોઈ શકો છો આ લંબચોરસ વેવગાઇડ બાજુ છે આ બીજી બાજુ છે તમે બાજુથી જોશો કે જો તમે જોશો કે ઇ પ્લેન જ્વાળા થઈ રહ્યું છે અથવા બાજુથી તમે જોશો કે આ ઇ પ્લેન છે તેથી ઇ પ્લેન ઝબકતી રહી છે અન્ય એકને સતત રાખવામાં આવ્યું છે તેથી આ ઇ પ્લેન હોર્નનું ઉદાહરણ છે હવે આપણે ત્યાં જેવું વિચાર્યું તે જ અહીં લાગુ પડે છે તેથી અહીં ડાયરેક્ટિવિટીનું સૂત્ર 10 2 ab બાય લેમ્બડા નોટ ચોરસ ફરીથી લોકોએ શોધી કાઢહયું છે કે જો હોર્ન લંબાઈ નિશ્ચિત છે તો હું કોઈક રીતે વધારો વધારવા માંગુ છું પછી હું તેનો ઉલ્લંઘન કરી શકું છું pi દ્વારા 4 વસ્તુ અને અહીં સુધી જઈ શકું છું હું તે 3 બાય 4 pi અથવા 0 75 pi સુધી જઈ શકતો નથી અહીં આપણે ફક્ત 0 5 pi સુધી જઇ શકીએ છીએ તેનો અર્થ એ કે પાઈ 2 દ્વારા ફક્ત 4 બાય pi દ્વારા 4 ફેઝ એરર હું pi દ્વારા 4 ઉપર જઇ શકું છું તેથી તે આવું કેમ છે શા માટે દરેક પ્લેનમાં હું 3 by 4 pi સુધી જઇ શકું છું અને ઇ પ્લેનમાં હું ફક્ત pi બાય 2 સુધી જઇ શકું છું કારણ લંબચોરસ વેવગાઇડ માટેના દરેક અપેરચ્યોર ક્ષેત્રમાં તે એચ પ્લેનમાં અપેરચ્યોર બાજુઓ પર 0 જાય છે જ્યારે ઇ પ્લેનમાં અપેરચ્યોર ક્ષેત્ર સતત હોય છે તેથી જ તમે અહીં એક બિંદુથી આગળ વધી શકતા નથી કારણ કે પછી તમે ખૂબ જ ખલેલ પહોંચાડશો પરંતુ તમને ત્યાં એક તક છે કારણ કે છેડે તે 0 પર જઇ રહ્યું છે તમારી પાસે એચ પ્લેન વસ્તુઓમાં વધુ સ્વતંત્રતા છે અને અહીં પણ જો તમે આ કરો તો લાભમાં કેટલો ઘટાડો થશે તે એટલું જ છે કારણ કે તમે ઓછા જાવ છો તેથી તમને ઓછું નુકસાન થશે તેથી 10 2 અહીં 1 3 ને બદલે તે 1 25 ab by લેમ્બડા નોટ ચોરસ છે તો આ ઇ પ્લેન હોર્ન છે પછી લોકોએ વિચાર્યું કે દેખીતી રીતે વધુ સારી બાબત એ હશે કે E અને H પ્લેન બંને બાબતો આની જેમ છે આ મને લાગે છે કે તમે બધાએ ઘણી વખત જોયું હશે કે આને પિરામિડલ હોર્ન કહેવામાં આવે છે તેથી બંને દિશામાં તમે જુઓ છો કે આ પ્લેન પણ ચોરસ છે આ પ્લેન પણ આ વર્ગ છે તેથી આ જ્વાળા છે જે તમે જોશો આ ભડકો એ એચ પ્લેન છે આ ભડકો ઇ પ્લેન બંને જ્વલંત છે જ્વાળા છે પરંતુ ખૂબ મહત્વનો મુદ્દો યાદ રાખજો જ્યારે તેનું નિર્માણ થયું ત્યારે તમે ઉપરથી જોશો કે જ્યારે ઇ પ્લેન જ્વાળા શરૂ થયું હતું ત્યારે એચ પ્લેન જ્વાળા પણ તે જ બિંદુથી શરૂ થયું હતું ડિઝાઇન કરતી વખતે આપણે ધ્યાનમાં રાખવું પડશે તો આ ગાઝિયાબાદની એક કંપની એસઆઈસીઓ દ્વારા બનાવવામાં આવેલું એક હોર્ન છે તો આ બધી ભારતીય બનાવટની ચીજો છે પિરામિડ હોર્નમાં બંને દિશાઓ જ્વાળા છો તેથી આખરે તમારું અપેરચ્યોર એ બાય બી છે હવે બંને પ્લેનમાં જ્વાળા કોણમાં નજીવા તબક્કાની ભૂલ હોવા માટે તબક્કાની ભૂલની સ્થિતિને સંતોષવી જોઈએ કે tan psi E દ્વારા H આ બધાને એક સાથે સંતુષ્ટ થવા લખું છું દેખીતી રીતે હું સામાન્ય રીતે એ બી કરતા મોટો છે સંતોષ કરું છું તેથી જો હું આને સંતોષું છું તો આ આપમેળે સંતુષ્ટ થઈ જશે તેથી વિકિરણ ક્ષેત્ર અને ડાયરેક્ટિવિટી તેઓ પણ ઇ અથવા એચ પ્લેન હોર્ન જેવા જ છે જેમાં એ ની જગ્યા એ અને બી ના બદલે બી હોય છે તેથી નિશ્ચિત લંબાઈના હોર્ન માટે જો મને મહત્તમ લાભ પ્રાપ્ત કરવાની મંજૂરી આપવામાં આવે તો લોકો તે કરે છે કે એચ પ્લેન માટે તેઓ તે 0 75 પાઇ તબક્કાની ભૂલ સહન કરે છે અને ઇ પ્લેનમાં તે સહન કરે છે તેથી તે માટે પિરામિડલ હોર્નનો ફાયદો શું થશે હું 10 2 લખી શકું છું પછી 1 3 દ્વારા 1 25 માં વિભાજીત કરીશ પછી એ બી બાય લમ્બડા નોટ સ્કવેર તેથી આ ખરેખર પ્રખ્યાત સૂત્ર છે 6 4 એ બી બાય લેમ્બડા નોટ સ્કવેર આ એક પિરામિડલ હોર્નનો લાભ છે તેથી એક માટે પિરામિડલ હોર્ન વપરાય છે તે ખૂબ જ પ્રમાણભૂત ગેઇન હોર્ન છે આપણે જોશું કે એન્ટેના માપન વગેરેમાં અથવા વિવિધ માપદંડોમાં આપણે પ્રમાણભૂત લાભ જોઈએ છે હવે હોર્નનું હોર્ન એ એક એન્ટેના હોર્ન ડાયપોલ વગેરે છે પરંતુ હોર્ન લાભની સારી કિંમત આપે છે તેથી હોર્ન જે આપણે જાણીએ છીએ તે ભૂમિતિ છે હું કહી શકું છું કે ફાયદો શું છે તેથી તેથી જ આ પિરામિડલ હોર્નથી હંમેશા પ્રમાણભૂત ગેઇન હોર્ન બનાવવામાં આવે છે કારણ કે લંબાઈને ચાલાકીથી કોઈપણ લાભ મેળવી શકાય છે અને તેથી અજાણ્યા એન્ટેનાની તુલના માટે આ પિરામિડલ હોર્નનો ઉપયોગ થાય છે તેથી જ તમામ એન્ટેના પ્રયોગશાળાઓમાં આપણે ઓછામાં ઓછા આ પિરામિડલ હોર્ન જોશું કારણ કે તેઓ છે તેઓ પ્રમાણભૂત લાભ આપે છે તે પછી નાના પિરામિડલ હોર્ન ફીડ હોર્ન તરીકે ઉપયોગમાં લેવાય છે કે આપણે પછીથી જોઈશું કે પેરાબોલાઇડલ રિફ્લેક્ટર અથવા ડીશ એન્ટેના માટે તમારા ઘરોમાં ત્યાં ડીટીએચ સેવામાં પણ અમે જોશું કે ત્યાં એક ડીશ છે પરંતુ તમે જુઓ કે નજીકમાં હંમેશા હોર્ન એન્ટેના બેઠા હોય છે તેથી તે એક ગોળ હોર્ન હોઈ શકે છે જે લંબચોરસ હોર્ન હોઈ શકે છે પરંતુ ત્યાં હંમેશા એક હોર્ન હોય છે તેથી તે બીજો ઉપયોગ પણ છે તેનો અર્થ એ છે કે તેમાં પેરાબોલાઇડલ રિફ્લેક્ટર સિસ્ટમ છે તેને ફીડ હોર્ન કહેવામાં આવે છે તેથી ફીડ હોર્ન તરીકે હોર્ન પણ વપરાય છે અને ફીડ્સ માટેના મોટા એરે એન્ટેનામાં પણ હોર્નનો ઉપયોગ થાય છે હવે કારણ કે તે આપણા માટે ખાસ કરીને મહત્વપૂર્ણ છે આપણે પ્રયોગશાળાઓમાં આ મહત્વપૂર્ણ છે તેથી હવે હું હોર્નની ડિઝાઇન પર થોડો સમય પસાર કરીશ કારણ કે તે ડિઝાઇન ખૂબ મહત્વપૂર્ણ છે તેથી તમે જુઓ કે ત્યાં કેટલીક ભૂમિતિ હશે કે ચાલો આપણે અહીં હોર્નને જોઈ શકીએ કે પહેલા હું એચ પ્લેનમાં જ્વાળા લઈ રહ્યો છું તેથી ઇ પ્લેનમાં જ્વાળા b એ b ની જ્વાળા છે તો આ મારો બી છે અને મને તે નામ આપવું જોઈએ ચાલો હું કહી શકીએ કે જો હું શિર્ષક કહી શકું તો આ સમયે A હોર્નનો શિરો છે હવે તેથી જ્યાંથી જ્વાળા શરૂ થાય છે તે મને કહેવા દો બી આ વાક્ય પરની આ લીટી પર આ પોઇન્ટ સી છે અને આને આ અપેરચ્યોર પર આ પોઇન્ટ કહેવામાં આવે છે મને ડી કહેવા દો અને આ પોઇન્ટ ટોચ પર મને E કહેવા દો તેથી અહીં તમે સરળતાથી જોઈ શકશો કે હું ભૂમિતિ દ્વારા કરી શકું છું એડી દ્વારા હંમેશા એબી લખી શકો છો એડી દ્વારા એબી બરાબર છે તમે બધા સહમત છો કે આ બધા સમાન ત્રિકોણ છે તેથી AB બાય AD BC બાય DE બરાબર છે હું આ સરળતાથી લખી શકું છું અને તેથી એબી શું છે તો તે પેલા મને તે જ એચ પ્લેન હોર્નનું બીજુ દોરવા દો આ મારો બી છે અને આ મારો એપેક્સ છે અને આપણે આને અહીંથી ρe કહીશું અને અહીંથી અહીંથી અહીં ρ1 હવે ખરેખર હું જે કરવાનો પ્રયાસ કરી રહ્યો છું તે હું એપેક્સ થી જ્વાળાના પોઇન્ટ સુધી શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું અંતર કેટલું છે આ એક ખરેખર હું આને કહીશ તે મારી બેક્સ્ટ્રા છે તેથી આ મારું ખરેખર છે તેનો અર્થ છે કારણ કે આ બહારના દ્રશ્યોથી છે આ એક અનુમાનિત પોઇન્ટ છે તેથી આ અતિરિક્ત પોઇન્ટ શું છે જે હું શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું તેથી મેં તે વસ્તુ આપી છે જે એંગલ છે મને આ એંગલ psi e આપવા દો હું કહી રહ્યો છું કારણ કે તે ઇ પ્લેન હોર્ન છે અને હું એવું પણ કહીશ કે તેનો અર્થ એ કે લંબાઈ P માટે જે જ્વાળા ભડકતી રહી છે તે તેનો અર્થ એ કે અહીંથી અહીંની લંબાઈ પી છે કૃપા કરીને યાદ રાખો કે ρ1 અહીંથી ટોચ પર છે તેથી હું એમ કહી શકું છું કે ρ1 માયનસ b વધારાની pe હશે કારણ કે મારે જોવું પડશે કે જ્યારે હોર્ન ખરેખર બનાવટી પી રચાય છે ત્યારે આ લંબાઈ અન્ય પ્લેન EH ની બરાબર હોવી જોઈએ કારણ કે તે હોર્ન ડિઝાઇન કરવાની અવરોધ છે કે તેઓ સમાન હોવા જોઈએ તેનો અર્થ એ કે આ અંતર અને આ અંતર તેઓ સમાન હોવું જોઈએ નહીં તો તે બનાવટી હોઈ શકાતું નથી તેથી હું ખરેખર આપેલ વસ્તુમાંથી Pe ની ગણતરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છું તેથી જ હવે હું અહીં મૂકી શકું છું કે એબી શું છે એબી બરાબર એડી એડી નો અર્થ અહીંથી તમે ρ1 જોઈ શકો છો કે તમે બી બાય 2 બાય b બાય 2 જોઈ શકો છો તેથી હવે હું લખી શકું છું કે Pe શું હશે Pe બીડીની બરાબર છે તમે બીડી જુઓ છો અને એનો અર્થ એ કે એડી માઇનસ એબી અને તેનો અર્થ છે ρ1 1 માયનસ b બાય બી તેથી હવે ρ1 પણ સામાન્ય રીતે કોઈપણ હોર્ન માટે આપવામાં આવતું નથી તેથી મારે તેને જ્વાળાના એંગલ સાથે જોડવું પડશે તો હવે હું લખી શકું છું tan પીએસઆઇ બાય 2 એ બી બાય 2 બાય બી એકસ્ટ્રા બરાબર છે અને તે કંઈ નથી પરંતુ બી બાય 2 બાય ρ1 તો અહીંથી તમે શોધી શકશો કે બી એક્સ્ટ્રા બી ρ1 બાય બી છે તેથી Pe એ ρ1 માયનસ બી એક્સ્ટ્રા બની જાય છે અને તે જો તમને b માઈનસ બી બાય બી ઓવેર ρe સ્ક્વેર માયનસ બી સ્કેવેર બાય 4 મળે તો છેવટે લોકો તેને બી માયનસ બી ગુણ્યાં ρe બાય બી સ્કેવેર માયનસ 1 ફોર્થ પાવર અડધા હવે હું એચ માટે સમાન વસ્તુ છે તે કરીશ એચ પ્લેન હોર્ન કહે ત્યાં આકૃતિ પણ આ છે મારી પાસે આ છે તો આ ρh છે આ ρ2 છે અને આ પીએચ છે અને આ આખી વસ્તુ psi h આ છે એ અને આ એ છે તેથી ફરીથી સમાન વસ્તુથી હું કહી શકું છું કે Ph એ ba માયનસ a ρh બાય a સંપૂર્ણ સ્ક્વેર માઈનસ 1 બાય 4 અડધા અને હોર્ન ને બાંધવા માટે આપણે Pe એ પીએચ સમાન હોવું જોઈએ તો ચાલો આપણે એક ઉદાહરણ લઈએ કે પિરામિડ હોર્નનું આ પરિમાણ એ 5 5 લેમ્બડા છે બી છે 2 75 લેમ્બડા લેમ્બડા અથવા લેમ્બડા નોટ કંઈ પણ a 0 5 લેમ્બડા 0 છે બી 0 25 લેમ્બડા નોટ ρ1 બરાબર ρ2 બરાબર 6 લેમ્બડા નોટ છે આવા હોર્નનું બાંધકામ થઈ શકે છે તે જોવા માટે તપાસો તેથી પ્રથમ ભાગ શું છે તમે સીધા સૂત્રો મૂકી શકો છો પરંતુ તે વધુ સારું છે કે તમે પહેલા ρe અને ρh તે શોધી કાઢો કારણ કે ભૂમિતિથી તે સમજવું સરળ છે ρh શું છે હવે જયારે ρ1 ρ2 આપવામાં આવે છે જે હંમેશાં આપવામાં આવતું નથી પરંતુ આ કિસ્સામાં આપેલ તેથી હું એમ કહી શકું છું કે આ એ ρh છે જે આ જ ખૂણા ત્રિકોણની પૂર્વધારણા છે તેથી તેમાંથી હું સરળતાથી ρn ρe શોધી શકું છું તેથી ρe તે હશે અમે તે જોશું કે તે 6 15 5 લેમ્બડા નોટ અને તે જ રીતે ρh 6 6 લેમ્બડા નોટ તેથી એકવાર તમે ρe મળી ગયા પછી તમે અભિવ્યક્તિઓ જોશો કારણ કે તમે b જાણો છો b ρe પણ શોધી શકશો તેથી તમે સરળતાથી અહીંથી Pe મેળવી શકો છો એ જ રીતે અન્ય સમીકરણમાંથી તમને 8 ચેક મળે છે કે શું તે બરાબર છે કે નહીં તેથી તમે જોશો કે Pe 5 454 લેમ્બડા નોટ અને પીએચ 5 454 લેમ્બડા નોટ તેથી હોર્નનું બાંધકામ શારીરિક રીતે કરી શકાય છે તેથી કોઈ પણ ડિઝાઇનરએ બનાવવું જોઈએ તે આ પ્રથમ તપાસ છે ધારો કે આ આપવામાં આવે છે પરંતુ હું કહીશ કે આ ડિઝાઇનનો મધ્ય ભાગ છે કારણ કે કોઈ સ્પષ્ટકર્તા આ બધી બાબતોને કરતું નથી ધારો કે માનો કે બીજા કોઈ ઇજનેરએ ટ્રાન્સમીટર સિસ્ટમ ઇજનેરને કહ્યું કે તમે આ ઘણા ફાયદા માટે હોર્ન બનાવશો તેથી સામાન્ય રીતે જ્યાં સુધી અને ત્યાં સુધી માઇક્રોવેવ એન્જિનિયર તમને આ પ્રકારની વસ્તુ આપી શકશે નહીં તેથી તે વાસ્તવિક ડિઝાઇન છે તે પહેલાં લાભનો ઉલ્લેખ કરવો જોઈએ તમારે તપાસ કરવી પડશે કે મારે શું જોઈએ છે તેથી આપણે હવે પછીનાં વ્યાખ્યાનમાં કહીશું કે હોર્નનું ડિઝાઇન સમીકરણ શું છે